પ્રયોગ બેન્ડ પાસ ફીલ્ટરના પ્રાયોગિક સેટ અપનો પરિચય આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અહીં આપણે બેન્ડ પાસ ફિલ્ટર્સની દ્રષ્ટિએ ઓપરેશનલ એમ્પ્લીફાયર ની એપ્લિકેશન ને સમજવા માંગીએ છીએ હવે અત્યાર સુધી આપણે શું જોયું છે આપણે જોયું છે કે જો તમે હાઇ ફ્રીક્વન્સી પસાર કરવા માંગતા હો તો આપણે હાઇ પાસ ફિલ્ટર ડિઝાઇન કરીએ છીએ અને જો આપણે ફ્રીક્વન્સીનો ઓછો બેન્ડ પસાર કરવા માંગતા હોઈએ તો આપણે લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરીએ છીએ જ્યારે આપણે ફ્રીક્વન્સી રેન્જમાં માત્ર એક ચોક્કસ બેન્ડ પસાર કરવા માંગીએ છીએ તો શું તે નીચું નથી ઊંચું નથી પરંતુ ક્યાંક ફ્રીક્વન્સીસના સમૂહમાં છે જે આપણે પસાર કરવાની જરૂર છે જુઓ હું ફ્રીક્વન્સી વિશે વારંવાર વાત કરું છું અને તેથી જ આ ચોક્કસ ફિલ્ટર સત્રની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ફિલ્ટર એ કમ્યુનિકેશન સિસ્ટમ્સમાં સૌથી મહત્વપૂર્ણ રીતે ખૂબ વપરાયેલ સર્કિટ છે ખરુંને તેથી જ આપણે ફ્રીક્વન્સી વિશે વાત કરીએ છીએ તેથી જો હું ફ્રીક્વન્સીનો ચોક્કસ બેન્ડ પસાર કરવા માંગુ છું તો મારે એક ફિલ્ટર ડિઝાઇન કરવી પડશે જે મારું બેન્ડ પાસ ફિલ્ટર હશે બરાબર તો આ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરવું તેમજ શું આપણે તેને ઓપરેશનલ એમ્પ્લીફાયરની મદદથી ડિઝાઇન કરી શકીએ તે એક વિચાર છે તે આ ચોક્કસ મોડ્યુલનો અર્થ છે જે તમારે સમજવું પડશે કે બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરવું તેથી આપણે બેન્ડ પાસ ફિલ્ટરને ડિઝાઈન કરીએ તે પહેલાં સિસ્ટમ સાથે આપણી પાસે અહીં સાધનો છે તેમા ડી પાવર સપ્લાય ઓસિલોસ્કોપ ફંક્શન જનરેટર બ્રેડબોર્ડ મલ્ટિમીટર અને અલબત્ત ઓપરેશનલ એમ્પ્લીફાયર પણ છે હવે પહેલા જોઈએ કે બેન્ડ પાસ ફિલ્ટર એ શું છે આપણે આ સિદ્ધાંત વિશે ક્લાસમાં ભણી ચુક્યા છીએ આપણે ફરીથી તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તેથી તમે લોકો ભૂલશો નહીં બરાબર બેન્ડ પાસ ફિલ્ટરની મુખ્ય લાક્ષણિકતાઓ જુઓ અથવા તે બાબત માટે કોઈપણ ફિલ્ટર એ ચોક્કસ બેન્ડ પર પ્રમાણમાં અન એટેન્યુએટેડ ફ્રીક્વન્સીઝ પસાર કરવાની ક્ષમતા છે અથવા ફ્રીક્વન્સીઝનો ફેલાવો કે જેને પાસ બેન્ડ કહેવાય છે તેનો અર્થ શું છે હવે તે પાસ બેન્ડ ફિલ્ટર અથવા કોઈપણ ફિલ ફિલ્ટર માટે ફ્રીક્વન્સીઝ પસાર કરવાની તેની મૂળભૂત ક્ષમતા પ્રમાણમાં અન એટેન્યુએટેડ છે તે લો ફ્રીક્વન્સી બેન્ડ માટે લો પાસ ફિલ્ટર હાઇ ફ્રીક્વન્સી બેન્ડ માટે હાઇ પાસ ફિલ્ટર હોઈ શકે છે આપણે જે ફ્રીક્વન્સી પસાર કરવા માંગીએ છીએ તે કોઈપણ ક્ષતિ વિના પસાર થવી જોઈએ બરાબર તેથી તેને પાસ બેન્ડ કહેવામાં આવે છે ફ્રીક્વન્સીના અન્ય બેન્ડ્સના એટેન્યુએશનને સ્ટોપ બેન્ડ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે પાસ બેન્ડ શું છે તથા આપણે જાણીએ છીએ કે સ્ટોપ બેન્ડ શું છે સિંગલ હાઇ પાસ ફિલ્ટર સાથે સિંગલ લો પાસ ફિલ્ટર સાથે મળીને કેસ્કેડીંગ દ્વારા બેન્ડ પાસ ફિલ્ટર સરળતાથી બનાવી શકાય છે અહીં તમે તેનો બ્લોક ડાયાગ્રામ જોઈ શકો છો તમે ઇનપુટ સિગ્નલ લાગુ કરો તમારી પાસે હાઈ પાસ ફિલ્ટર છે તમારી પાસે એમ્પ્લીફિકેશન લો પાસ ફિલ્ટર અને આઉટપુટ છે તે પછી તમે આ ચોક્કસ બ્લોકનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમે આ રીતે કનેક્ટ કરો છો ત્યારે તમે એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર મેળવી શકો છો શા માટે એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર કારણ કે તેમાં એમ્પ્લીફિકેશન સામેલ છે ઉપરાંત જ્યારે તમે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માંગતા હો ત્યારે આપણે લો પાસ ફિલ્ટર સાથે હાઇ પાસ ફિલ્ટરને ઇન્ટીગ્રેટ અથવા કાસ્કેડ કરી શકીએ છીએ ખરું ને તેથી લો પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી અથવા ખૂણાની ફ્રીક્વન્સી હાઇ પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી કરતા વધારે છે અને 3 ડીબી પોઇન્ટ પર ફ્રીક્વન્સી વચ્ચેનો તફાવત બેન્ડ પાસ ફિલ્ટરની બેન્ડવિડ્થ નક્કી કરશે મારી પાસે પણ આવી જ વસ્તુ છે ખરું તો આ ફ્રીક્વન્સી fc શું છે આ fc હશે આ બીજી fc હશે બરાબર તેથી આ 2 મુદ્દાઓ આ અને આ મુદ્દાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે આપણે પોઇન્ટ નંબર 3 વિશે વાત કરીએ છીએ ત્યારે લખવામાં આવે છે કે લો પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી હાઇ પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી કરતા વધારે છે અને ફ્રીક્વન્સીઝ વચ્ચેનો તફાવત જો હું કહું કે આ fL છે અને આ fH છે તો fH અને fL વચ્ચેનો તફાવત એ મારો ફ્રીક્વન્સીઝનો બેન્ડ છે જેને હું પસાર કરવા માંગુ છું બરાબર છે તેથી સ્પષ્ટ છે કે 3dB પોઇન્ટ પર ફ્રીક્વન્સીઝ વચ્ચેનો તફાવત બેન્ડવિડ્થ નક્કી કરશે તેનો અર્થ એ છે કે જો હું ફિલ્ટર ડિઝાઇન કરું અને જો હું હાઇ પાસ ફિલ્ટરની બેન્ડવિડ્થ જાણવા માંગુ તો હું શું કરીશ હું આના જેવું ફિલ્ટર ડિઝાઈન કરીશ અને હું જાણું છું કે આ હાઇ ફ્રીક્વન્સી છે આ લો ફ્રીક્વન્સી fH fL મને ફ્રીક્વન્સીનો બેન્ડવિડ્થ આપશે ઠીક છે તો આપણે શું લખ્યું છે આ બિંદુઓની બહારના કોઈપણ સિગ્નલોને અટેન્યુએટ કરતી વખતે તફાવત બેન્ડ પાસ ફિલ્ટરની બેન્ડવિડથ નક્કી કરશે આ બિંદુઓની બહારના કોઈપણ સિગ્નલનો અર્થ આ બિંદુ અને આ બિંદુથી આગળ છે અહીં કોઈ સિગ્નલની મંજૂરી આપી શકાતી નથી આ બિંદુ અને આ બિંદુઓ વચ્ચે ફક્ત આ નક્કિ સિગ્નલની મંજૂરી છે આ ફ્રીક્વન્સીનો બેન્ડ છે જે આપણે પસાર કરી શકીએ છીએ ખરું ને તેથી આ કેસમાં જો હું પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માંગુ છું તો પછી હું શું કરી શકું જો હું પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માંગુ છું તો મારી પાસે હાઇ પાસ ફિલ્ટર સ્ટેજ છે મારી પાસે લો પાસ ફિલ્ટર સ્ટેજ છે અને જો હું હાઇ પાસને લો પાસ સાથે સાંકળીશ તો મને પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર મળશે બરાબર આશ્ચર્યજનક રીતે ઘણું સરળ છે ખરું ને કારણ કે તે એટલું સરળ છે કે હાઇ પાસ ફિલ્ટરને લો પાસ ફિલ્ટર સાથે ઇન્ટીગ્રેટ કરીને આપણે બેન્ડ પાસ ફિલ્ટર મેળવી શકીએ છીએ હવે આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે હાઇ પાસ ફિલ્ટરમાં ઇનપુટ પર કેપેસિટર હતું અને પછી કેપેસિટર રેઝિસ્ટર સાથે શ્રેણીમાં હતું લો પાસ ફિલ્ટરમાં રેઝિસ્ટર એ કેપેસિટર સાથે શ્રેણી માં જોડાયેલું હતું ખરું હાઇ પાસની આજુબાજુનું આઉટપુટ વોલ્ટેજ આ રેઝિસ્ટર પર માપવામાં આવ્યું હતું અને લો પાસ પરનું આઉટપુટ વોલ્ટેજ કેપેસિટરમાં માપવામાં આવ્યું હતું બરાબર તેથી જો હું બંનેને ઇન્ટીગ્રેટ કરું તો તે બેન્ડ પાસ ફિલ્ટર બને છે તે કેવી રીતે તેથી અહિ આ કેસ્કેડીંગ સ્ટોર્સ જુઓ તો હાઇ પાસ ફિલ્ટર શું છે હાઇ પાસ ફિલ્ટર જો હું હાઇ પાસનો ગ્રાફ દોરીશ એટલે કે મારી પાસે અહીંથી અહીં સુધીનો પાસ હશે જો મારી પાસે લો પાસ ફિલ્ટર છે તો મારી પાસે અહીંથી અહીં સુધી પાસ હશે ખરું તેથી જો હું આમાં જોડાઈશ અને હું આમાં જોડાઈશ તો મારી પાસે શું હશે જો હું બંને ગ્રાફમાં જોડાઈશ તો મારી પાસે ગ્રાફ હશે જે મારા ગ્રાફ C જેવો દેખાય છે બરાબર તેથી આ તે છે જે અહીં બતાવવામાં આવ્યું છે તમે જુઓ હાઇ પાસ A લો પાસ B આપણે તેને ઇન્ટીગ્રેટ કરીએ છીએ તે C બને છે જે બેન્ડ પાસ છે આ તે છે જે આપણે અહીં કરી રહ્યા છીએ બરાબર તેથી મુદ્દો પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાનો છે જેના માટે આપણે વ્યક્તિગત લો અને હાઇ પાસ ફિલ્ટર્સને કાસ્કેડ કરી શકીએ છીએ અને લો Q ફેક્ટર પ્રકાર ફિલ્ટર સર્કિટ બનાવી શકીએ છીએ જેમાં વાઇડબેન્ડ પાસ હોય છે તેથી વ્યક્તિગત લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર્સનું એક સાથે કેસ્કેડીંગ લો Q ફેક્ટર પ્રકારની ફિલ્ટર સર્કિટ ઉત્પન્ન કરે છે અને તેમા વિશાળ બેન્ડ પાસ હોય છે તેથી તમે આ પ્રકારની સર્કિટ પણ ડિઝાઇન કરી શકો છો બરાબર આ તમારું સરળ પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર છે હવે જો ત્યાં એક સરળ પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર છે તો ચાલો આપણે સિમ્યુલેશન કરીએ મારી પાસે x અક્ષ પર આવર્તન છે અને y અક્ષ પર ગેઇન છે બરાબર ગેઇન ફ્રીક્વન્સી અને જ્યારે હું આ ડિઝાઇન કરું છું ત્યારે હું આઉટપુટ વોલ્ટેજ પર જોઉં છું આના જેવો ગ્રાફ જે ગેઇન વિરુધ્ધ ફ્રીક્વન્સી છે અને મારી પાસે એક બેન્ડ હશે જેને હું પસાર થવા દઉં છું આની બહાર તે પસાર થઈ શકતું નથી ત્યાં એક બેન્ડ છે કે જેના પર 3 ડીબીની ગણતરી કરેલી છે તેથી મારી પાસે કેટલાક બેન્ડ હોઈ શકે છે જે આ મૂલ્યની આસપાસ છે બરાબર આ તમે સિમ્યુલેશન સાથે ફરીથી કરી શકો છો અને જો તે અર્થમાં હોય કે ન હોય તો પણ તમે તે અનુસાર કરી શકો છો બરાબર આ મુદ્દો એ છે કે તમે તમારા પેસીવ ઘટકો સાથે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકો છો તેથી R ને 1 કિલોહર્ટ્ઝ તરીકે આપવામાં આવે છે તેથી 10 કિલો ઓહ્મના રેઝિસ્ટર મૂલ્ય સાથે ઓછી કટ ઓફ ફ્રીકવંસી fL 1 કિલો હર્ટ્ઝ તો ચાલો કહીએ કે R1 10 કિલો ઓહ્મ છે હાઇ કટ ઓફ ફ્રીક્વન્સી fH 30 કિલો હર્ટ્ઝ છે કેપેસિટર C 510 પાઇકો ફેરેડે છે બરાબર હવે સૂત્ર શું છે ચાલો હવે આપણે બેન્ડ પાસ ફિલ્ટરનું ઉદાહરણ લઈએ તેથી તમારે 10 કિલો ઓહ્મના રેઝિસ્ટર મૂલ્ય સાથે 1 કિલોહર્ટ્ઝની લો કટ ઓફ ફ્રીક્વન્સી અને 510 પાઇકો ફેરેડના કેપેસિટર સાથે 30 કિલો હર્ટ્ઝની હાઇ કટ ઓફ ફ્રીક્વંસી સાથે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવું પડશે આ તમને આપેલ પ્રશ્ન છે અને ચાલો આપણે આ ચોક્કસ મૂલ્ય સાથે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તે ઉકેલીએ તેથી R ને 1 કિલોહર્ટ્ઝ તરીકે આપવામાં આવે છે તેથી 10 કિલો ઓહ્મના રેઝિસ્ટર મૂલ્ય સાથે લો કટ ઓફ ફ્રીક્વંસી છે fL તે 1 કિલો હર્ટ્ઝ છે તો ચાલો કહીએ કે R1 10 કિલો ઓહ્મ છે હાઇ કટ ઓફ ફ્રીક્વન્સી 30 કિલો હર્ટ્ઝ છે કેપેસિટર C 510 પિકો ફેરેડે છે બરાબર હવે સૂત્ર શું છે F1 2πRC તેનો અર્થ એ છે કે જો હું કિંમતો બદલીશ તો મારી પાસે કેપેસિટર હશે જે નીચે મુજબ છે C112πfcR મારી પાસે fc સાથે ગુણાકારમાં 2 પાઇ છે જે 1 કિલો હર્ટ્ઝ છે ગુણાકારમાં R છે જે 10 કિલો ઓહ્મ છે પછી મારી પાસે 15 નેનો ફેરેડે આશરે 15 8 નેનો ફેરેડે અથવા 15 નેનો ફેરેડે હશે જો હું અન્ય સૂત્રનો ઉપયોગ કરું જે 12πRC છે જો હું R2 માપવા માંગુ છું તો તે 10 કિલો ઓહ્મ હશે સાચું તેથી અહીંથી આપણે જે શોધીએ છીએ તે એ છે કે આપણે નીચે આપેલા એકમોના મૂલ્યોને જોતા R1 અને C1 નું મૂલ્ય માપી શકીએ છીએ 1 કિલો હર્ટ્ઝની કટ ઓફ ફ્રીક્વન્સી આપવા માટે હાઇ પાસ સ્ટેજ માટે જરૂરી R1 અને C1 મૂલ્ય 10 કિલો ઓહ્મ અને 15 નેનો ફેરેડે છે જ્યારે 30 કિલો હર્ટ્ઝની કટ ઓફ ફ્રીકવન્સી લો પાસ ફિલ્ટર માટે R2 C2 માટે 10 કિલો ઓહ્મ અને 510 પાઇકો ફેરેડે છે બરાબર તેથી આ મૂલ્યોની આપણે ગણતરી કરી શકીએ છીએ આમાંથી આપણે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ અહિ હું જે કહું છું તેના પર હંમેશા વિશ્વાસ ન કરો સાચું હંમેશા જાતે જ માપ લેવાનો પ્રયત્ન કરો એવું નથી કે હંમેશા જ્યારે પણ કોઈ શિક્ષક તમને કોઈ ઉકેલ આપે ત્યારે તે સાચું હોય છે અહીં તે છે પરંતુ હું માત્ર એટલું જ કહું છું સાચું તમારે તમારી જાતે ગણતરી કરવી જરુરી છે અને ગણતરી કરવી કે ત્યાં જે મૂલ્યો છે તે સાચા છે કે નહીં જો નહિં તો તમે તેને સુધારી લો કારણ કે તે માત્ર સૂત્ર મૂકી રહ્યું છે f બરાબર 12πRC અને R બરાબર 12πfC બરાબર છે સૂત્ર મૂકો અને મૂલ્યો શોધો આપેલ કિંમતો પર આધાર રાખશો નહીં તો હવે તમે જાણો છો કે RC પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરવું જો મારી પાસે સરળ એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર હોય તો શું મારે શું જોઈએ છે મારે હાઇ પાસની જરૂર પડશે મારે લો પાસની જરૂર પડશે અને મારે એક્ટીવ મતલબ કે ઓપ એમ્પનો ઉપયોગ કરવો પડશે અહીં હું ફરીથી નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું છું તો તમે જુઓ તમારી પાસે સ્ટેજ એક પર હાઇ પાસ ફિલ્ટર છે તમારી પાસે સ્ટેજ 2 પર લો પાસ ફિલ્ટર છે અને પછી તમારી પાસે અહીં નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે આપણે આ ઇનપુટ સિગ્નલ એમ્પ્લીફાયરના નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર લાગુ કરીએ છીએ તેનો અર્થ એ છે કે હાઇ પાસને લો પાસ સાથે કાસ્કેડ કરીને અને હાઇ પાસને એમ્પ્લીફિકેશન સાથે સાંકળીને પછી તેને લો પાસ સાથે જોડીને આપણને એક સરળ એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર આપશે બરાબર છે હું શું કહું છું આપણી પાસે હાઇ પાસ ફિલ્ટર છે લો પાસ ફિલ્ટર છે અને અહિ એમ્પ્લીફાયર છે જ્યારે આપણે તેને ઇન્ટીગ્રેટ કરીએ છીએ ત્યારે એક એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર મળે છે સ્વતંત્ર લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર સાથે મળીને આ કેસ્કેડીંગ લો ક્યુ ફેક્ટર પ્રકારની ફિલ્ટર સર્કિટ બનાવે છે અને જેમાં વિશાળ પાસ બેન્ડ હોય છે અને આ રીતે આપણે એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર બનાવી શકીએ છીએ પછી આપણે રેઝોનન્ટ ફ્રીક્વન્સી જોઈએ રેઝોનન્ટ ફ્રીક્વન્સી શું છે તેથી અહીં તમે જુઓ છો જ્યારે તમારી પાસે આ પ્રકારનો ગ્રાફ છે ત્યાં fL છે અને ત્યાં fH છે fH થી ઉપરની ફ્રીક્વન્સી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં fLથી નીચે ફ્રીક્વન્સી પસાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં ફક્ત આ ફ્રીક્વન્સીને પસાર થવા દેવામાં આવશે તેથી જ તેને પાસ બેન્ડ કહેવામાં આવે છે તે આ સ્ટોપ બેન્ડને મંજૂરી આપશે નહીં fc સેન્ટર ફ્રીક્વ ન્સી છે જો તમે ફેઇઝને ધ્યાનમાં લો છો તો તમારી પાસે એક ફેઇઝ શિફ્ટ હશે જે અહીં fc fL અને fH ના સંદર્ભમાં બતાવવામાં આવે છે બરાબર છે હવે સેન્ટર ફ્રીક્વન્સી અથવા રેઝોનન્ટ ફ્રીક્વન્સી કે જેના પર આઉટપુટ ગેઇન મહત્તમ છે તે નીચલા અને ઉપલા કટ ઓફ ફ્રીક્વન્સીઝના ભૌમિતિક સરેરાશની ગણતરી કરીને મેળવી શકાય છે જેનો અર્થ fR બરાબર fH ના વર્ગમૂળ ગુણ્યા fL થાય્ છે જ્યાં fR રેઝોનન્ટ ફ્રિઇક્વસી છે fH ઉપલા 3 ડીબી કટ ઓફ ફ્રિક્વંસી છે fL નીચલી 3 ડીબી કટ ઓફ ફ્રીક્વન્સી છે હવે આપણે રેઝોનન્ટ ફ્રીક્વન્સી માટેનું સૂત્ર જાણીએ છીએ તેથી જો હું એક ઉદાહરણ લઉં તો ગણતરી કરેલ કટ ઓફ ફ્રીક્વન્સીઝ fL 1 કિલોહર્ટ્ઝ fH 30 કિલો હર્ટ્ઝ જેટલી હોવાનું જણાયું હતું સેન્ટ્રલ રેઝોનન્ટ ફ્રીક્વન્સી fR ની ગણતરી કરો fR માટેનું સૂત્ર પહેલેથી જ જાણીએ છીએ જે fH ગુણાકાર fLનું વર્ગમૂળ છે અને તે બન્નેનો ગુણાકાર છે જો હું fL 1 કિલો હર્ટ્ઝ fH 30 કિલો હર્ટ્ઝના મૂલ્યોને દાખલ કરું છું તો મારી પાસે રેઝોનેન્ટ ફ્રિઇક્વન્સી અથવા સેંટ્રલ ફ્રીક્વંસી 5 477 કિલો હર્ટ્ઝ છે હવે આ ફરી આપણી એક્સરસાઇઝ છે તમે PSpice નો ઉપયોગ કરી શકો છો અહીં બતાવ્યા પ્રમાણે આપણી પાસે ઓપરેટીવ ન હોય તેવું એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર છે તમે બાયસ વોલ્ટેજ જોઈ શકો છો બરાબર તમે લો પાસ ફિલ્ટર જોઈ રહ્યા છો તમે હાઈ પાસ ફિલ્ટર જોઈ રહ્યા છો તમે અહીં નોન ઈનવર્ટીંગ એમ્પ્લીફાયર જોઈ રહ્યા છો બરાબર હવે પછી જ્યારે આપણે આનો ઉપયોગ કરીશું ત્યારે તમને આના જેવો વળાંક અથવા સિગ્નલ મળશે તમારે fH અને fL શું છે તે શોધવાનું છે બરાબર આ ફ્રીક્વંસી શું છે અને આ ફ્રીક્વન્સી શું છે ખરું આ માઇનસ 3 ડીબી પર હશે ઠીક છે તેથી જ્યારે તમે આ જુઓ છો ત્યારે તમે તેને હલ કરો છો અને તમે જોશો કે fL અથવા f1 500 હર્ટ્ઝ છે fH અથવા f2 એ 1 5 કિલો હર્ટ્ઝ છે તેથી જો તમે આ પ્રકારનો દાખલો કરો છો તો તમે PSpice નો ઉપયોગ કરીને તેને હલ કરી શકો છો તેથી PSpice નો ફાયદો એ છે કે આપણે ખરેખર જે સાધનો બતાવી રહ્યા છીએ તેની જરૂર નથી સ્ક્રીન પર લખેલી બાબતો પર પાછા આવીએ તો આ એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર ઇન્વર્ટીંગ ક્ન્ફીગ્યુરેશન છે અહીં સૂત્ર ફરી એ જ છે fC112πRC1 અને તમારો વોલ્ટેજ ગેઇન ઋણ R2 ભાગ્યા R1 છે કારણ કે આ ઇનવર્ટીંગ ઓપરેશનલ એમ્પ્લિફાયર છે તેથી અગાઉ તે નોન ઇન્વર્ટીંગ બેન્ડ પાસ ફિલ્ટર હતું આ ઇન્વર્ટીંગ બેન્ડ પાસ ફિલ્ટર છે તેથી જો તમે ફિલ્ટરિંગ સાથે સિગ્નલને વધારવા માંગતા હો તો તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇનવર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ પ્રકારમાં કરી શકો છો આ એક વધુ ઉદાહરણ છે જે પહેલા આપણે વાસ્તવિક પ્રયોગ પર જઈશું એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટરની ઉપરની અને નીચી કટ ઓફ ફ્રીક્વન્સીની ગણતરી કરીશું જેમ કે આકૃતિ 14 ધારો કે આપણને આ આંકડો આપવામાં આવ્યો છે અને આપણને fL and fH શોધવાનું કહેવામાં આવે છે તો પછી આપણે સર્કિટમાં આપેલા મૂલ્યોના આધારે આ ફ્રીક્વન્સીઝ કેવી રીતે શોધી શકીએ તેથી R1 C2 R2 C3 આપવામાં આવે છે હવે fL અથવા fC1 12πR1C2 fH અથવા fC2 12πR2C3 તેથી અહીંથી C2 0 1 માઇક્રો ફેરેડે છે R1 10 કિલો ઓહ્મ છે અને મને તેનું મૂલ્ય 159 19 હર્ટ્ઝ મળે છે બરાબર R2 1 કિલો ઓહ્મ છે C3 0 1 માઇક્રો ફેરેડે છે પછી 1 591 કિલો હર્ટ્ઝની કિંમત મળે છે ગેઇન R2R1 R1 ભાગ્યા R2 કેમ ઓછા કારણ કે તે એક ઇનવર્ટીંગ એમ્પ્લીફાયર છે તેથી ગેઇન માઇનસ R2 ભાગ્યા R1 છે અથવા તે 1 ભાગ્યા 10 છે ગેઇનની કિંમત 0 1 છે માઇનસ 0 1 નથી લખવાનું તે ખોટું છે તેથી આપણે જે સમજીએ છીએ તે સ્પષ્ટ છે કે આપણે સૂત્રને જાણી લઈએ જે 12πRC છે પછી આપણે ઘણી વસ્તુઓ હલ કરી શકીએ છીએ જ્યારે તમને સર્કિટ આપવામાં આવે છે અને તમને આ ચોક્કસ આકૃતિમાંથી હાયર અને લોઅર કટ ઓફ ફ્રીક્વન્સીનું મૂલ્ય શોધવા માટે કહેવામાં આવે છે ત્યારે તમે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી હાયર કટ ઓફ ફ્રીક્વન્સી અને એમ્પ્લીફાયરનો લાભ શું છે તે ખૂબ જ સરળતાથી શોધી શકો છો તો હવે હું તમને આ બેન્ડ પાસ ફિલ્ટર બરાબર શું છે તે સમજાવવામાં મદદ કરું છું અને આપણે જોયું છે કે તમે કેવી રીતે પેસીવ રીતે હાઇ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટરને ઇન્ટીગ્રેટ કરીને પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકો છો જો તમે હાઇ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટર વચ્ચે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો તો તે તમારું એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર બની જાય છે અને ઓપ એમ્પની જગ્યાએ તમે નોન ઇન્વર્ટીંગ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઇન્વર્ટીંગ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકો છો તેથી આ નોન ઇન્વર્ટીંગ અને ઇન્વર્ટીંગ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને તમારા ગેઇન માટેનું સૂત્ર થોડું અલગ હશે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે તે R2R1 અથવા RfRin હશે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં તે 1Rf Rin હશે ફ્રીક્વન્સી સૂત્ર માટે તે f 12πRC છે હાઇ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટરના કિસ્સામાં પ્રથમ તમારે લો પાસ ફિલ્ટર માટે R ની ગણતરી કરવી પડતી હતી ત્યાં ફીડબેક રેઝીસ્ટર અને કેપેસિટર છે કે જેની તમારે ગણતરી કરવી હતી ગમે તે મૂલ્ય હોય એકવાર તમે fH અને fL જાણો છો fH fL તમને આ બેન્ડ આપશે જે તમારા બેન્ડ પાસ ફિલ્ટરની તમારી બેન્ડવિડ્થ છે હવે એકવાર આપણે આ જાણ્યા પછી આગામી મોડ્યુલમાં એક પ્રયોગ ચાલુ રાખીશું કારણ કે હવે આપણે સમજી ચૂક્યા છીએ કે આપણે પહેલા શું શીખ્યા છીએ જો દરરોજ તમે થોડો સમય પસાર કરો છો અથવા અઠવાડિયામાં જો તમે થોડો સમય વિતાવો છો તે સમજવા માટે કે નવી અપલોડ કરેલી વિડિઓઝ શું છે અને તમે જૂની વિડિઓઝ જુઓ તો સમજી શકશો કે તમે કયા પ્રકારનાં સિદ્ધાંતો શીખ્યા છો અને એકવાર તમે આ સમજી લો મારે તમને ફરીથી એ જ સિદ્ધાંત સમજવા માટે અડધો કલાક કે એક કલાક બોલવાની જરૂર નથી પરંતુ તે જ સમયે તમે એવું ન માની લેતા કે તમે બધું જ જાણો છો તમારે સીધુ જ પ્રાયોગિક કાર્ય તરફ ન થવું જોઇએ આ જ કારણ છે કે મેં બેન્ડ પાસ ફિલ્ટર વિશેની વિગતોનું પુનરાવર્તન કર્યું છે મેં તમને પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે છે એકટીવ અને પાસ ફિલ્ટર કેવી રીતે છે તમે કેવી રીતે તેની બનાવટ કરી શકો છો અથવા તમે એક્ટીવ અને પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તે વિશે જણાવ્યું હતું હવે પછીના મોડ્યુલમાં આપણે તેને બ્રેડબોર્ડ પર લાગુ કરીશું બરાબર તો હવે તમે આ જાણો છો ચાલો આગળના મોડ્યુલમાં જોઈએ કે તમે તેને કેવી રીતે અમલમાં મૂકી શકો છો હવે આપણે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ પર કિંમતો મેળવીએ પછી આપણે તેને માપીએ અને જોઈએ કે આપણે કયા પ્રકારનું આઉટપુટ વેવફોર્મ જોઈએ છે તેના પર નોંધ લખીએ બરાબર છે તેથી ત્યાં સુધી હું આગામી મોડ્યુલમાં તમને અભ્યાસ માટે મળીશ તમે કાળજી લો બાય